આપણે રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ્સમાં કેટલાક ખૂબ જ મૂળભૂત મુદ્દાઓ પર ધ્યાન આપ્યું હતું અને આપણે ચર્ચા કરી હતી કે ટાસક્સ શેડ્યૂલિંગ એ રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ સાથેનો એક મોટો મુદ્દો છે કારણ કે એપ્લિકેશનની સમયમર્યાદા યોગ્ય ટાસ્ક શેડ્યૂલરની સહાયથી મળે છે હવે આપણે ઉપયોગમાં લેવામાં આવતા કેટલાક શેડ્યુલરને જોવાનું શરૂ કરીશું આપણે સૌથી સરળ શેડ્યૂલરથી પ્રારંભ કરીશું તે સાયક્લિક એક્ઝિક્યુટિવ્સ ના નામથી ઓળખાય છે સાયક્લિક એક્ઝિક્યુટિવ્સ સૌથી સરળ રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ્સ છે આ ખૂબ સરળ એમ્બેડેડ એપ્લિકેશનો પર ચલાવવામાં આવે છે જ્યાં ખુબ મર્યાદા હોય છે અને પ્રોસેસરની ક્ષમતાઓ 4 બીટ અથવા 8 બીટ હોઈ શકે છે અને મેમરી ખૂબ ઓછી હોય છે આ પરિસ્થિતિમાં ફૂલ ફ્લેજ્ડ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવો મુશ્કેલ છે ટાસક્સ અહીં સરળ અને સમયાંતર પ્રકૃતિમાં હોય છે અને આ રીઅલ ટાઇમ સાયક્લિક એક્ઝિક્યુટિવ્સ મૂળભૂત રીતે ખૂબ નાના પ્રોગ્રામ્સ છે સાયક્લિક એક્ઝિક્યુટિવ ની મૂળભૂત રચના નીચે મુજબ છે સિસ્ટમ સાથે પ્રારંભ કરવા માટે તે સિસ્ટમ પ્રારંભથી શરૂ કરવામાં આવે છે જ્યાં વિવિધ પરિમાણો સેટ કરવામાં આવે છે અને પછી ત્યાં સમયાંતર ટાઈમર હોય છે જે ટાઈમરને ઇન્ટરપ્ટ આપે છે અને તે સાયક્લિક એક્ઝિક્યુટિવ છે જે પ્રોગ્રામને કોલ શરૂ કરે છે અથવા પ્રોગ્રામ એક્સિકયુટ કરે છે જ્યાં શરૂઆતમાં ત્યાં ડેટા ઇનપુટ એપ્લિકેશન પ્રોસેસિંગ અને ડેટા આઉટપુટ છે અને તે પછી થોડા સમય સુધી તે રાહ જોતા રહે છે આ રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ છે તે મૂળભૂત રીતે એક નાનો પ્રોગ્રામ છે તેના કાર્યનું ઉદાહરણ એ ડેટા ઇનપુટ છે ધારો કે આપણી પાસે તાપમાન નિયંત્રક છે શરૂઆતમાં તાપમાન નિયંત્રકમાં માની લો કે તાપમાન સેન્સરમાંથી વાંચવું પડે અને આ ડેટા ઇનપુટ છે અને પછી આપણે તે તપાસવાની જરૂર છે કે તે કોઈ થ્રેશોલ્ડથી નીચે છે થ્રેશોલ્ડ કરતા વધારે છે કે પછી તે અસામાન્ય વગેરે છે અને પછી તેના આધારે આપણે કોઈ ડિસ્પ્લે પર વર્તમાન તાપમાન વાંચવા માંગીએ છીએ તે ડેટા આઉટપુટ છે અને પછી આપણે આગળના ઇન્ટરપ્ટની રાહ જોવાની હોય છે અને સાયક્લિક એક્ઝિક્યુટિવ અહીં અનંત લૂપિંગ ચાલુ રાખે છે દરેક વખતે કેટલીક સરળ પ્રક્રિયા કરવામાં ઇન્ટરપ્ટની રાહ જોવાની હોય છે આ ખૂબ જ સરળ રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ છે જે ખૂબ જ પ્રારંભિક એમ્બેડેડ સિસ્ટમો પર ચાલે છે આ સાયક્લિક એક્ઝિક્યુટિવ્સ માં કોઈ પ્રોસેસર નથી તેમાં મૂળભૂત રીતે ચાલતા પ્રોગ્રામનો સમાવેશ થાય છે એક પ્રોગ્રામ શરૂઆતમાં કેટલાક સેન્સરના નમૂના લે છે કેટલાક પ્રોસેસીંગ કરે છે અને પછી કેટલાક ડિસ્પ્લે કરાવે છે અને અહીં આ પ્રોગ્રામ ઘણી વખત ચલાવવામાં આવે છે અને દરેક વખતે જ્યારે ઇન્ટરપ્ટ આવે છે ત્યારે આ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે ઓપરેટિંગ સિસ્ટમ્સના વધુ ઉદાહરણો જોઈએ જે સરળ સાયક્લિક એક્ઝિક્યુટિવની તુલનામાં સોફિસટીકટેડ છે આ બધા શેડ્યુલર કે જેની આપણે ચર્ચા કરી રહ્યાં છે તે રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ્સના સૌથી સરળ છે અને આને ક્લોક ડ્રિવન શેડ્યૂલર કહેવામાં આવે છે જેઓ વધુ સોફિસટીકટેડ હોય છે તે ઇવેન્ટ ડ્રિવન શેડ્યુલર છે રીઅલ ટાઇમ ટાસ્ક શેડ્યુલરની બે વ્યાપક કેટેગરીઝ છે એક ક્લોક ડ્રિવન શેડ્યૂલર છે અને બીજું ઇવેન્ટ ડ્રિવન શેડ્યૂલર છે રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ્સના અંતમાં આપણી પાસે ક્લોક ડ્રિવન શેડ્યૂલર છે જે સરળ સાયક્લિક એક્ઝિક્યુટિવ્સથી પ્રારંભ થાય છે નીચે સહેજ વધુ સોફિસટીકટેડ ક્લોક ડ્રિવન શેડ્યૂલર છે આ બધા ક્લોક ડ્રિવન શેડ્યૂલર માં નિયમિત સમય એ ક્લોકની રાઈસિંગ એડ્જ ઉપર ક્લોકના ઇન્ટરપ્ટ આવે છે ક્લોક ઇન્ટરપ્ટ આવે છે અને જેમ જેમ ક્લોક ઇન્ટરપ્ટ થાય છે ત્યારે શેડ્યૂલર સક્રિય થઈ જાય છે જે પોઇન્ટ્સ પર ક્લોક ઇન્ટરપ્ટ આવે છે તેમને શેડ્યૂલિંગ પોઇન્ટ્સ કહેવામાં આવે છે અને આપણી છેલ્લી ચર્ચામાં આપણે ઉલ્લેખ કર્યો છે કે જે ઇન્સ્ટનસ પર જ્યારે શેડ્યૂલર સક્રિય બને છે અને હવે આગળ શું કરવું જોઈએ એ તપાસે છે તેને શેડ્યુલિંગ પોઇન્ટ કહેવામાં આવે છે અને અહીં શેડ્યૂલિંગ પોઇન્ટ્સ એ ક્લોક દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે કેટલાક મહત્વપૂર્ણ ક્લોક ડ્રિવન શેડ્યૂલર એ બેઝિક ટાઇમ ડ્રિવન શેડ્યૂલર છે જેને બેઝિક ટેબલ ડ્રિવન શેડ્યૂલર કહેવામાં આવે છે જેને ટાઇમર ડ્રિવન શેડ્યૂલર પણ કહેવામાં આવે છે અને બીજું એક સાયક્લિક શેડ્યૂલર છે એક સરળ રાઉન્ડ રોબિન શેડ્યૂલિંગ ક્લોકના ઇન્ટરપ્ટ પર આધારિત હતું રાઉન્ડ રોબિન ફેશનમાં જુદા જુદા ટાસક્સ ચલાવવા તે પણ ક્લોક ડ્રિવન શેડ્યૂલરનું ઉદાહરણ છે પરંતુ આપણે તેનો ઉપયોગ પરંપરાગત ઓપરેટિંગ સિસ્ટમ્સમાં થાય છે તે અંગે ચર્ચા કરવા જઈશું નહીં પરંતુ જ્યાં સુધી રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમોની વાત છે આપણે ઓપરેટિંગ સિસ્ટમ્સના અંત પર છીએ નાના એમ્બેડેડ એપ્લિકેશનો અને સાયક્લિક એક્ઝિક્યુટિવ્સમાં ઉપયોગમાં લેવામાં આવતી સરળ ઓપરેટિંગ સિસ્ટમો હવે ચાલો આપણે વધુ સોફિસટીકટેડ ક્લોક ડ્રિવન શેડ્યૂલરની ચર્ચા કરીએ જ્યાં પહેલા આપણે ટેબલ ડ્રિવન શેડ્યૂલર વિશે ચર્ચા કરીશું અને પછી આપણે સાયક્લિક શેડ્યૂલર વિશે ચર્ચા કરીશું ક્લોક ડ્રિવન શેડ્યૂલરને ઓફલાઇન શેડ્યૂલર અથવા સ્ટેટીક શેડ્યૂલર તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે સંભાળવા માટે સેટ કરેલા ટાસક્સ પહેલાથી જાણીતા હોય છે અને તે સ્પેરાડિક એપરિઓઇડિક ટાસક્સને ઝીલી શકતું નથી ફક્ત કોઈ પિરિયોડિક ટાસક્સ જેના સમયની પહેલાથી જાણ છે તેના એક્ઝિકયુશન સમયગાળાને નિયંત્રિત કરવામાં આવે છે અને તે સમય અલગ અલગ ફેઝમાં શરૂ થાય છે જે ફેઝ ઓફ ટાસ્ક માં જોયું હતું પ્રથમ ચાલો ટેબલ ડ્રિવન શેડ્યૂલર પર નજર નાખો અને પછી સાયક્લિક શેડ્યૂલર પર કેમ કે આ એમ્બેડેડ એપ્લિકેશનોમાં મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે આનો ઉપયોગ ઓછી કિંમતના એમ્બેડેડ એપ્લિકેશનોમાં થાય છે જેમાં ખૂબ ઓછી પ્રોસેસિંગ પાવર હોય છે અને ખૂબ જ ઓછી મેમરી હોય છે જે ફૂલ બ્લોન ફૂલ ફલેડજ્ડ ઓપરેટિંગ સિસ્ટમ્સને હોસ્ટ કરી શકતી નથી આનો ફાયદો એ છે કે તેઓ ખૂબ જ ઓછી કોડ સ્પેસ લે છે ખૂબ જ ઓછું સ્ટોરેજ છે કોડનું કદ નાનું છે અને હંગામી સ્ટોરેજ આવશ્યકતા પણ ખૂબ ઓછી છે અને આ ખૂબ જ નાના પ્રોગ્રામ્સ છે જે થોડા માઇક્રોસેકન્ડ્સ માટે ચાલે છે અને ખૂબ ઓછો રનટાઈમ ઓવરહેડ લેશે જ્યારે પ્રોસેસિંગ પાવર ઓછો હોય ત્યારે જો આપણે સોફિસટીકટેડ ઓપરેટિંગ સિસ્ટમ ચલાવવા માંગતા હોય તો ઓપરેટિંગ સિસ્ટમનો ઓવરહેડ એટલો હશે કે રીઅલ ટાઇમ ટાસક્સ ચલાવવા માટે ભાગ્યે જ કોઈ સમય બાકી રહેશે પરંતુ તે પછી ઓછી જગ્યા સાથે એમ્બેડેડ એપ્લિકેશન અસરકારક રીતે ચલાવવા માટે ફાયદો થશે પરંતુ તે પછી આ તેમની ખામીઓ છે જેના વિશે આપણે પરિચિત હોવા જોઈએ આની અગત્યની ખામીઓ એ છે કે આને એપરિઓઇડિક અને સ્પેરાડિક ટાસ્કને સમાવવાનું મુશ્કેલ છે ચાલો ટેબલ ડ્રિવન શેડ્યૂલરની ચર્ચા કરીએ મૂળભૂત રીતે ટેબલ ડ્રિવન શેડ્યૂલરમાં આપણે ઓપરેટિંગ સિસ્ટમ મેમરીમાં એક ટેબલ સ્ટોર કરીએ છીએ આ ટેબલ મૂળ રૂપે સરળ ફોર્મમાં ફક્ત બે પરિમાણો શામેલ કરે છે કે ટાસક્સ શું છે અને તે કેટલા સમય માટે ચાલશે જ્યારે પણ આપણે ટાસક્સ ને બોલાવીએ છીએ ત્યારે આ ટાસક્સ ખરેખર રીઅલ ટાસક્સ ન હોય ત્યારે તે કેટલાક પ્રોગ્રામ્સનો ઉપયોગ કરીને અથવા ચલાવીને હોઈ શકે છે કારણ કે ટાસક્સ હેન્ડલિંગ માં ઓપરેટિંગ સિસ્ટમના ભાગરૂપે સોફિસ્ટીકેશન જરૂરી છે ટાસ્ક ટેબલ બનાવવાનો ટાસ્ક ટાસ્કનો સ્ટેટ અને તેથી આપણે જાણીએ છીએ કે ટાસ્ક હેન્ડલિંગમાં ઓપરેટિંગ સિસ્ટમના ભાગરૂપે સોફિસ્ટીકેશન જરૂરી છે અને આપણે સરળ રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમની ચર્ચા કરી રહ્યાં છીએ અને તેમ છતાં આપણે ટાસ્ક શબ્દનો ઉપયોગ કરીએ છીએ પરંતુ તો પછી પ્રોગ્રામ ચલાવવું એ ઓપરેટિંગ સિસ્ટમના ટાસ્કના સાચા અર્થમાં ટાસ્ક ન હોય અહીં મૂળભૂત ટેબલ ડ્રિવન શેડ્યૂલરમાં આપણી પાસે જુદા જુદા ટાસ્ક અને તેમનો મહત્તમ રનટાઇમ હોય છે અને ત્યારબાદ આપણી પાસે ટાઈમરથી પિરિયોડિક ઇન્ટરપ્ટ આવે છે અને ટાઇમર ઇન્ટરપ્ટ આવતાની સાથે ટાઇમર હેન્ડલર રૂટીન બનાવવામાં આવે છે ટાઈમર હેન્ડલર રૂટીન ટ્રેક્સ રાખે છે કે કયો ટાસ્ક હવે ચાલી રહ્યો છે અને તેને એન્ટ્રી દ્વારા આપવામાં આવે છે તે શેડ્યૂલ ટેબલ પર ધ્યાન આપે છે અને શોધે છે કે કયો ટાસ્ક ચલાવવાનો છે અને શોધી કાઢે છે કે કયો ટાસ્ક પૂર્ણ થયો છે ટાસ્કના કેટલાક પરિમાણો કે જે પ્રોગ્રામના નામને કેવી રીતે ચલાવવું અને તે જ રીતે એક્ઝેક્યુટેબલ નામ જે એક્ઝેક્યુટ કરવાનું છે અને પછી ટેબલ માં જે જગ્યા એ એન્ટ્રી કરવાની છે ત્યાં નવી એન્ટ્રી કરવામાં આવે છે અને તે શેડ્યૂલ ટેબલના કદમાં વધારો કરે છે કારણ કે તે ચાલ્યા રાખે છે ટેબલ એન્ટ્રીનો સમય એટલે કે હાલનો સમય વત્તા ટાસ્ક કરવા લાગતો સમય તેનાથી નેક્સ્ટ ટાઇમ મળે છે અહીયાં ટાઈમર નેક્સ્ટ ટાઇમ પર સેટ છે જે ટાસ્ક કરવામાં લાગતો સમય છે વર્તમાન સમયથી ટાસ્ક ચાલવાનું શરૂ થાય છે આ હાલના ટાસ્ક એક્ઝિકયુશનને શરૂ કરવા માટે છે અને ટાસ્કના મહત્તમ સમય માટે ટાઇમર સેટ થયેલ છે અને પછી જેમ ટાઇમર સમાપ્ત થાય છે તેમ ટાઇમર હેન્ડલરનો ઉપયોગ કરવામાં આવે છે અને આગળનો ટાસ્ક ટેબલમાંથી બહાર કાઢીને ટેબલ માં પોઇન્ટર ને વધારવામાં આવે છે નવો ટાસ્ક જે શરૂ કરવાનો છે તેની એન્ટ્રી વધારવામાં આવે છે અને પછી ટાઈમરમાં ટાઇમ સેટ થાય છે અને ટાસ્ક એક્ઝિકયુશન શરૂ થાય છે અને આ રીતે મૂળભૂત ટેબલ ડ્રિવન શેડ્યૂલરમાં આપણી પાસે એક સરળ ડેટા સ્ટ્રક્ચર છે જે મેમરીમાં સ્ટોર કરવામાં આવે છે અને તેમનો કોડ નાનો છે અને તે આ શેડ્યૂલને એક્ઝિક્યુટ કરવાનું ચાલુ રાખે છે આ સરળ એપ્લિકેશન માટે વપરાતી એક સોફિસટીકટેડ ઓપરેટિંગ સિસ્ટમ પણ નથી પરંતુ સરળ સાયક્લિક એક્ઝિક્યુટિવ્સ કરતા થોડી વધુ સોફિસટીકટેડ છે અહીં શેડ્યૂલ ટેબલનું ઉદાહરણ છે આ ટાસક્સ અથવા જે પ્રોગ્રામ્સ ચલાવવાનાં છે અને મહત્તમ એક્ઝિકયુશન માટેના સમયનો ઉલ્લેખ મિલિસેકન્ડમાં થાય છે અને ટાઇમર સેટ થયેલ છે અને અહીં જોવા મળે છે કે ટાસક્સનો સામાન્ય રીતે સમય મિલિસેકન્ડમાં હોય છે શેડ્યૂલર ઓવરહેડ એ ટાસ્ક એક્ઝિકયુશન સમય કરતા ખૂબ નાનું હોવું જોઈએ જો ટાસ્ક એક્ઝિકયુશનનો સમય ૯0 મિલિસેકન્ડનો છે અને શેડ્યૂલર પોતે ૧00 મિલિસેકન્ડ લે છે તો તે સારો વિચાર નથી અહીં સાયક્લિક શેડ્યુલર્સ મિલિસેકન્ડ અથવા તેથી વધુ ચલાવવા માટે ખૂબ કાર્યક્ષમ છે અને તે પછી તેઓ ફક્ત ટેબલને એક્સેસ કરવા માટે ટાઇમર સેટ કરે છે અને પછી તેઓ એક્ઝિકયુશન શરૂ કરે છે ટેબલ ડ્રિવન શેડ્યૂલરમાં આપણે ટાઈમરને મોટી સંખ્યામાં સેટ કરવાની જરૂર પડે છે અને ટાઈમર સેટ કરવું તે ટાસ્ક ચલાવવા માટે લેતા સમયની તુલનામાં એક ખર્ચાળ કાર્ય છે અને શેડ્યૂલર માટે ઓવરહેડ છે ટાઈમરને ગોઠવવો તે એક મુખ્ય ભાગ છે અન્ય બાબતો જેવી કે એન્ટ્રી કાઉન્ટમાં વધારો પોઇન્ટર વગેરે આ વધારે સમય લેતો નથી ટાઈમર ગોઠવવામાં મોટો સમય લેવામાં આવે છે તેથી આ ઓવરહેડ નોંધપાત્ર છે અને પછીનું શેડ્યૂલર સરળ ટેબલ ડ્રિવન શેડ્યૂલર કરતાં થોડું વધુ સોફિસટીકટેડ છે પરંતુ સાયક્લિક શેડ્યૂલરનો એક મહત્વપૂર્ણ ફાયદો એ છે કે આપણે ફરીથી ટાઇમર સેટ કરવાની જરૂર નથી ટાઈમર ફક્ત એક જ વાર સેટ થયેલ છે અને ટાઇમરને સેટ કરવાનો ઓવરહેડ મોટા ભાગે સાયક્લિક શેડ્યૂલરમાં કાબુ મેળવે છે ચાલો આપણે સાયક્લિક શેડ્યૂલર વિષે ચર્ચા કરીએ એમ્બેડેડ એપ્લિકેશનમાં સાયક્લિક શેડ્યૂલરનો ઉપયોગ ખૂબ જ લોકપ્રિય છે આ સરળ એપ્લિકેશન માટે પણ છે જ્યાં ફૂલ બ્લોન ઇવેન્ટથી ચાલતી રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ ચલાવવા માટે પૂરતી મેમરી અને પ્રોસેસિંગ પાવર નથી ઉદાહરણ તરીકે એક માઇક્રોકર્નલ રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ જે થોડા પછીથી આપણે જોઈશું માઇક્રોકર્નલ ઓપરેટિંગ સિસ્ટમ પણ ઘણી કિલોબાઇટ મેમરીનો ઉપયોગ કરી શકે છે અને દરેક વખતે જ્યારે કોઈ શેડ્યૂલિંગ પોઈન્ટ આવે છે ત્યારે કોડની હજારો લાઇનો ચલાવવી પડે છે પરંતુ અહીં સાયક્લિક શેડ્યૂલર ખૂબ જ સરળ છે દરેક વખતે શેડ્યૂલ કરવા માટે કોઈ નવો ટાસ્ક હાથમાં લેવાનો હોય ત્યારે કોડની થોડીક લાઇનો જ ચલાવવી જરૂરી છે ચાલો આપણે સાયક્લિક શેડ્યૂલર પર ચર્ચા કરીએ અહીં તેમ છતાં આપણે ટાસક્સ ઉલ્લેખ કરી રહ્યાં છીએ પરંતુ આ વાસ્તવિક ટાસક્સ હોઈ શકે નહીં કારણ કે આનો ઉપયોગ સરળ રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમમાં થાય છે અહીં આપણી પાસે ટાસક્સનું સંચાલન કરવાની ક્ષમતા નથી આ ખરેખર સરળ પ્રોગ્રામ્સ છે જે સંગ્રહિત થાય છે અને શેડ્યૂલર આ પ્રોગ્રામ્સને ચલાવવાનું શરૂ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ સાહિત્યમાં ઉપયોગમાં લેવામાં આવતા ટાસ્ક વાસ્તવિક અર્થમાં આ ટાસક્સ નથી પરંતુ વિવિધ શેડ્યુલરમાં એક્સમાનતા માટે આપણે ટાસ્ક શબ્દનો ઉપયોગ કરી રહ્યા છીએ પરંતુ આપણે યાદ રાખવું જોઈએ કે આ વાસ્તવિક અર્થમાં ટાસક્સ નથી અહીં જો આપણી પાસે n પિરિયોડિક ટાસક્સ છે અને દરેક ટાસ્કને જુદા જુદા સમયગાળા પર ચાલવાની જરૂર પડે છે તો એવું લાગે છે કે સરળ સાયક્લિક એક્ઝિક્યુટિવમાં ફક્ત એક જ સમયગાળો હતો પરંતુ અહીં ઘણા સમયગાળા છે જેને મલ્ટિ રેટ ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે મલ્ટિ રેટમાં આપણી પાસે બહુવિધ ટાસક્સ છે જે માટે વિવિધ સમયગાળા દરમિયાન ચાલવું જરૂરી છે કેટલાકને દરેક ૧00 મિલિસેકંડની જરૂર પડી શકે છે કેટલાક ૫00 મિલિસેકંડની હોઈ શકે છે કેટલાક ૨000 મિલિસેકન્ડ હોઈ શકે છે વગેરે અહીંનું શેડ્યૂલ એ ટેબલમાં સંગ્રહિત છે અન્ય સાયક્લિક શેડ્યૂલરના કિસ્સામાં કે જે ટેબલ ડ્રિવન શેડ્યૂલર છે જે કાયમ માટે પુનરાવર્તિત થાય છે પરંતુ આપણે જોશું કે તે ટાઈમરને ફરીથી અને ફરીથી સેટ કરવાનું નિયંત્રણ છે જો આપણે આ n પિરિયોડિક ટાસક્સ માટેનું શેડ્યૂલ વિકસિત કરવા માંગતા હોય તો દરેક ટાસ્ક માટે અલગ અલગ સમયગાળામાં કેટલાક ૧00 અથવા ૨૫0 અથવા ૩00 મિલિસેકંડ વગેરેની ચલાવવાની જરૂરિયાત હોય છે તો પછી આપણે મહત્તમ લંબાઈ કે જેના માટે શેડ્યૂલ બનાવવાની અને તેને સંગ્રહિત કરવા માટે ટેબલ બનાવવાની જરૂર છે અને પછી આપણે તેને કાયમ માટે પુનરાવર્તિત કરી શકીએ છીએ જવાબ છે લસાઅ અહીં આપણે બધા સમયગાળા લઈએ છીએ અને પછી લઘુત્તમ સામાન્ય અવયવની ગણતરી કરીએ છીએ જો આપણી પાસે ૧00 ૩00 અને ૪00 છે તો પછી તમારે ૧૨00 મિલિસેકન્ડના સમયગાળા માટેનું શેડ્યૂલ સંગ્રહિત કરવું પડશે તેથી ૧00 ૩00 અને ૪00નો લસાઅ ૧૨00 છે અને તેથી આપણે ૧૨00 મિલિસેકંડનું શેડ્યૂલ જાળવવું પડશે અને પછી તેને પુનરાવર્તિત કરવાનું ચાલુ રાખવું પડશે આ ૧૨00 મિલિસેકન્ડ અથવા મહત્તમ સમયગાળો જેના માટે આપણે શેડ્યૂલ જાળવવાની જરૂર છે તે એક મેજર સાઇકલ તરીકે ઓળખાય છે અને દરેક મેજર સાઇકલ પછી આપણે શેડ્યૂલનું પુનરાવર્તન કરીએ છીએ પરંતુ જો મેજર સાઇકલને ઘણી માઇનર સાઇકલમાં વહેંચવામાં આવે છે તો માઇનર સાઇકલને ફ્રેમ્સ પણ કહેવામાં આવે છે જેમ આપણે અહીં આકૃતિમાં આ રેખાઓ જોઈએ છીએ એ મૂળભૂત રીતે ઘડિયાળ ઇન્ટરપ્ટસ્ છે અને એ ફ્રેમ્સને વ્યાખ્યાયિત કરે છે આ પિરિયોડિક ટાઈમર છે તે ફક્ત એક જ વાર સેટ કરવાની જરૂર છે અને તે પછી તે ઇન્ટરપ્ટ આપવાનું ચાલુ રાખે છે આ સમયગાળો ફ્રેમ્સને વ્યાખ્યાયિત કરે છે અને દરેક ફ્રેમ પર એક ટાસ્ક સોંપાયેલું હોય છે જે એક ટેબલમાં સંગ્રહિત થાય છે અને આ પોઇન્ટ્સ કે જેના પર ફ્રેમ ફ્રેમની સીમાઓ શરૂ કરે છે આ શેડ્યૂલિંગ પોઇન્ટ્સ છે સાયક્લિક શેડ્યૂલર આ શેડ્યૂલિંગ પોઇન્ટ્સ પર સક્રિય બને છે અને તે પછી નિર્ણય કરે છે કે કયા ટાસ્કને ચલાવવું અને પછી એક મેજર સાઇકલ માટે ટેબલ સંગ્રહિત થાય છે અને પછી કાર્ય એક્ઝિકયુશન પુનરાવર્તિત થાય છે શેડ્યૂલિંગ પોઇન્ટ્સ ફ્રેમ્સની શરૂઆતમાં ફ્રેમ્સને વ્યાખ્યાયિત કરે છે અને આ પિરિયોડિક ટાઈમર દ્વારા સેટ કરવામાં આવે છે જે નિયમિત સમયગાળા પર ઇન્ટરપ્ટ આપતો રહે છે અને દરેક વખતે પિરિયોડિક ટાઈમરથી ઇન્ટરપ્ટ આવે છે ત્યારે સાયક્લિક શેડ્યૂલર સક્રિય થાય છે તે ચાલવાનું શરૂ કરે છે અને પછી શેડ્યૂલ ટેબલ આગળના ટાસ્કને શોધે છે અને પછી તે પૂર્ણ થયા પછી આગામી પિરિયોડિક ટાઈમર માંથી ઇન્ટરપ્ટ ના આવે ત્યાં સુધી થોડો સમય નિષ્ક્રિય થઈ શકે છે ટેબલ ડ્રિવન શેડ્યૂલરની તુલનામાં ટાઈમર વારેઘડીએ સેટ કરવાનો જે ઓવરહેડ હતો તે અહીયાં કાબુમાં છે પિરિયોડિક ટાઈમર ફક્ત પ્રથમ વાર સિસ્ટમના ચાલુ થવા દરમિયાન એકવાર શરૂ થાય છે હવે આપણે જે મહત્વની વસ્તુ સમજી લેવી જોઈએ તે તે છે કે આપેલ ટાસ્ક સેટ માટે ફ્રેમ ટાઇમ કેવી રીતે નક્કી કરવામાં આવે છે અને ફ્રેમ્સને ટાસક્સ કેવી રીતે સોંપવામાં આવે છે ટાસ્ક ઇન્સ્ટનસ એ છે કે જે જોબ્સને ચોક્કસ ફ્રેમ્સને સોંપવામાં આવે છે અને આ ટાસક્સ માટે અલગ અલગ પીરિયડ હોય છે કદાચ તે એક મેજર સાઇકલ અથવા હાયપર પીરિયડ મેજર સાઇકલને હાયપર પીરિયડ પણ કહેવામાં આવે છે કદાચ એક હાયપર પિરિયડમાં કેટલાક ટાસક્સ ઇન્સ્ટનસિસ તે છે જે જોબ્સ ઘણી વખત ચલાવે છે કેટલીક જોબ્સ ફક્ત એક વાર જ ચાલે છે સાયક્લિક શેડ્યૂલર ની મુખ્ય ચિંતા ફ્રેમની અવધિને ઠીક કરવી અને ફ્રેમ્સને કેવી રીતે ટાસક્સ સોંપવા તે છે પરંતુ જેમ કે આપણે ઉદાહરણો લઈએ છીએ અને કાર્યપદ્ધતિને સમજાવીએ છીએ આપણે શોધીશું કે શક્ય છે કે આપેલ ટાસક્સ અને ટાસ્ક પીરિયડસ્ ના સમૂહ સાથે આપણે કોઈ ફ્રેમનું કદ શોધી શકતા નથી અને ફ્રેમ્સને ટાસક્સ સોંપી શકીએ છીએ પછી આપણે કેટલાક ટાસક્સ ને નાની જોબ્સ અથવા જોબ સ્લાઇસ માં વહેંચવાની જરૂર છે અને તે પછી તે પદ્ધતિનો ફરીથી પ્રયાસ કરીશું તેથી સરળ સાયક્લિક એક્ઝિક્યુટિવ અને ટેબલ ડ્રિવન શેડ્યૂલરની તુલના અહીં સિસ્ટમ પ્રોગ્રામર માટે જે એક સાયક્લિક શેડ્યૂલર પર રીઅલ ટાઇમ ટાસક્સનો સમૂહ ચલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે શેડ્યૂલનો વિકાસ એ નોન ટ્રિવિઅલ છે આગળ આપણે તપાસ કરીશું કે શેડ્યૂલ નક્કી કરવામાં શું સામેલ છે ફ્રેમ ટાઇમ નક્કી કરવા માટે કયા પરિબળો ધ્યાનમાં લેવામાં આવશે અને જે ટાસ્ક સેટ આપવામાં આવે છે તે કેવી રીતે કરે છે તેના ઘણા ઉદાહરણો કરીશું